સિક્યોર સિસ્ટમ એન્જિનિયરિંગના કોર્સમાં આ લેક્ચરમાં આપનું સ્વાગત છે અગાઉના વ્યાખ્યાનમાં અને અન્ય વ્યાખ્યાનમાં જે આપણે અત્યાર સુધી જોયું છે તેમ બે એક્ઝેક્યુટેબલને ધ્યાનમાં લઈ રહ્યા છીએ આપણે જોયું હતું કે એક્ઝેક્યુટેબલની ખામીનો ઉપયોગ જુદા જુદા વુલનેરાબીલીટી બનાવવા માટે કેવી રીતે થઈ શકે છે આ વ્યાખ્યાનમાં અને હવેના વ્યાખ્યાનમાં આપણે એક્સેસ કંટ્રોલ મિકેનિઝમ્સ જોઈશું જેથી કોઈપણ સિસ્ટમ સુરક્ષિત રહે તે માટે આપણે કેટલીક એક્સેસ નિયંત્રણ નીતિઓ સુનિશ્ચિત કરવી પડશે કોઈપણ સુરક્ષિત સિસ્ટમો માટે ત્યાં ત્રણ વિશિષ્ટ લક્ષ્યો છે જે તેને સીઆઈએ ગુપ્તતા અખંડિતતા અને પ્રાપ્યતા તરીકે ઓળખાય છે એક્સેસ નિયંત્રણનો ઉપયોગ સલામતી સિસ્ટમની ગુપ્તતા મેળવવા માટે થાય છે તેથી આ વિશિષ્ટ વ્યાખ્યાનમાં આપણે એક્સેસ કંટ્રોલ શું છે અને કેવી રીતે તેને વિવિધ સ્તરે લાગુ કરી શકાય છે તે વિશેના ફંડામેન્ટલ્સ શોધી રહ્યા છીએ ખૂબ ઉચ્ચ સ્તરે એક્સેસ કંટ્રોલ નિર્ધારિત કરે છે કે કોણ શું એક્સેસ કરી શકે છે અહીં ઑબ્જેક્ટ્સ અને સબ્જેક્ટ કોણ છે અને એક્સેસને વિવિધ ક્રિયાઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે જે આ સબ્જેક્ટ આ ઑબ્જેક્ટ્સ પર ઓપરેશન કરી શકે છે ઉદાહરણ તરીકે સબ્જેક્ટ વપરાશકર્તા અથવા પ્રક્રિયા અથવા એપ્લિકેશન હોઈ શકે છે જ્યારે ઑબ્જેક્ટ્સ ફાઇલો પ્રોગ્રામ્સ સોકેટ્સ અથવા હાર્ડવેર હોઈ શકે છે અને એક્સેસ વાંચવા લખવા ચલાવવા અથવા વહેંચવાનો હોય શકે તેથી ઉદાહરણ તરીકે એક્સેસ કંટ્રોલ વ્યાખ્યાયિત કરી શકે છે જો વપરાશકર્તા આ સિસ્ટમમાં કોઈ ચોક્કસ ફાઇલ પ્રોગ્રામ અથવા સોકેટ વાંચી લખી અથવા ચલાવી શકે છે એક્સેસ નિયંત્રણો સિસ્ટમમાં ઘણા સ્તરોમાં ઉપલબ્ધ છે તેથી તમારી પાસે એક્સેસ નિયંત્રણ નીતિઓ છે જે હાર્ડવેર ઑપરેટિંગ સિસ્ટમ DBMS જેવા મિડલવેર અને વિવિધ એપ્લિકેશનોમાં પણ છે જેથી આપણે એપ્લિકેશન તરફ હાર્ડવેરથી ઉપરની તરફ જઈએ એક્સેસ નિયંત્રણ મિકેનિઝમ્સ વધુ અને વધુ જટિલ બને છે તેથી હાર્ડવેરમાં ઉદાહરણ તરીકે એક મેમરી સ્થાનથી વાંચન અથવા લેખનને અટકાવવા માટે એક સરળ એક્સેસ કંટ્રોલ મિકેનિઝમ માટે ઓવરહેડ્સની ઓછી માત્રાની જરૂર પડશે અને હાર્ડવેરમાં અમલમાં મૂકાયેલ એએક્સેસ કન્ટ્રોલ મિકેનિઝમ્સની તુલનામાં વધુ સરળ હશે તેથી જેમ આપણે હાર્ડવેરથી એપ્લિકેશન તરફ આગળ વધીએ છીએ ત્યાં વધુ પાસાઓ છે અને નિયંત્રણની અપેક્ષા વધુ સુક્ષ્મ છે તેથી જટિલતા એ જ રીતે વધે છે અને એક્સેસ નિયંત્રણ દ્વારા પ્રદાન કરવામાં આવતી વિશ્વસનીયતા અને બાંયધરીઓ મેળવવાનું વધુ મુશ્કેલ છે તેથી એપ્લિકેશન અથવા મિડલવેરમાં પ્રદાન કરવામાં આવતી એક્સેસ કંટ્રોલ મિકેનિઝમ્સ આંટીઘૂંટીઓનું જોખમ વધારે છે અને બીજી બાજુ હાર્ડવેરમાં કોઈ સમસ્યા અથવા ખામી શોધવા વધુ મુશ્કેલ છે તેથી આમાં શું જોવામાં આવશે વિશિષ્ટ વ્યાખ્યાન એ કેટલાક હાર્ડવેર સ્તરના એક્સેસ નિયંત્રણ મિકેનિઝમ્સ અને ઓએસ સ્તરના એક્સેસ નિયંત્રણ મિકેનિઝમ્સ છે તેથી આપણે હાર્ડવેર એક્સેસ નિયંત્રણથી પ્રારંભ કરીશું તેથી નીતિઓ કે જેની સાથે હાર્ડવેર એક્સેસ નિયંત્રણ બનાવવામાં આવે છે તે છે પ્રથમ હાર્ડવેરને ખાતરી કરવી જોઈએ કે ઑપરેટિંગ સિસ્ટમ એપ્લિકેશનથી સુરક્ષિત છે બીજું તેની ખાતરી કરવા માટે તકનીકો અને નીતિઓ હોવા જોઈએ ઓર્ડર એપ્લિકેશન સાથે દખલ કરી શકતા નથી ત્રીજી એવી ખાતરી કરવા માટે નીતિઓ હોવી જોઈએ કે એક એપ્લિકેશન આખી સિસ્ટમને ફટકારે નહીં તેથી પ્રથમ અને બીજી આ બે બાબતો ગોપનીયતા અને અખંડિતતાને સુનિશ્ચિત કરશે તેથી ઉદાહરણ તરીકે હાર્ડવેર મિકેનિઝમ્સ પ્રદાન કરે છે જેના દ્વારા એપ્લિકેશન બીજી તરફ OS એક્ઝેક્યુટેબલ અને ઓએસ કોડને સંશોધિત કરી અથવા જોઈ શકતી નથી ત્રીજી મિકેનિઝમ જે હાર્ડવેર દ્વારા પ્રદાન કરવામાં આવે છે તે ઉપલબ્ધતાની ખાતરી આપે છે તેથી તે સુનિશ્ચિત કરશે કે એક એપ્લિકેશન આખા હાર્ડવેરનો ઉપયોગ બધા સમય માટે કરતી નથી તેથી આ ત્રણ ઉદ્દેશો હાંસલ કરવા માટે જેથી હાર્ડવેર મિકેનિઝમ્સમાં જે લાગુ કરવામાં આવે છે તે આ ત્રણ નીતિઓ પ્રાપ્ત કરવા માટે આપણી પાસે પેજીંગ એકમો વિશેષાધિકાર રિંગ્સ અને ઈંટરપટ છે તેથી પેજિંગ એકમ એક એપ્લિકેશન સરનામાંની જગ્યાને અલગ કરવા માટે સક્ષમ હશે પેજિંગ એકમનો ઉપયોગ કરીને બીજી એપ્લિકેશનમાંથી આપણે એક એપ્લિકેશનને બીજી બાજુ સુરક્ષિત કરી શકશે ત્યાં વિશેષાધિકાર રિંગ્સ પણ છે ઇન્ટેલ x86 માં વિશેષાધિકાર રિંગ્સ વપરાય છે વિશેષાધિકાર રિંગ્સ 0 1 2 અને 3 છે તેથી આ રિંગ્સ ઑપરેટિંગ સિસ્ટમનું એપ્લિકેશનથી રક્ષણ કરશે ઉદાહરણ તરીકે x86 માં ઑપરેટિંગ સિસ્ટમ રીંગ શૂન્યમાં ચાલે છે અને એપ્લિકેશનો રિંગ ત્રણમાં ચાલે છે હાર્ડવેર એ હકીકતનું ધ્યાન રાખે છે કે રીંગ ત્રણમાંની એપ્લિકેશનો સીધી એક્સેસ કરી શકતી નથી રીંગ શૂન્યમાં ચાલતી કોઈપણ એપ્લિકેશનને સીધી વાંચી અથવા લખી શકતી નથી કારણ કે ઓએસ રીંગ શૂન્યમાં ચાલે છે તેથી તે વપરાશકર્તા સ્તરની એપ્લિકેશન્સથી સંપૂર્ણપણે અલગ છે જે ત્રણ રિંગમાં ચાલી રહ્યું છે તેથી ત્રીજી મિકેનિઝમ ઈન્ટ્રપ્ટ્સ તરીકે ઓળખાય છે તેથી આ વિશિષ્ટ નીતિ પ્રાપ્ત કરવા માટે ઈંટરપટનો ઉપયોગ થાય છે જ્યાં તેનો ઉપયોગ સિસ્ટમને હોગિંગથી અટકાવવા માટે થઈ શકે છે તેથી ઈંટરપટનો ઉપયોગ શેડ્યૂલર્સ દ્વારા સંદર્ભ સ્વિચિંગ મેળવવા માટે થઈ શકે છે તેથી જ્યારે ઈંટરપટ થાય છે ત્યારે શેડ્યૂલર પ્રક્રિયા પસંદ કરી શકે છે અને હાલની પ્રક્રિયાને અટકાવી શકે છે આમ તે હકીકત પ્રાપ્ત કરી શકે છે કે એક એપ્લિકેશન આખી સિસ્ટમને હોગ કરતી નથી હવે ઓએસ સ્તરે ઘણી વધુ વિવિધ પ્રકારની નીતિઓ છે આમાંની કેટલીક નીતિઓ હાર્ડવેરની સહાયથી લાગુ કરવામાં આવે છે જ્યારે કેટલીક ઑપરેટિંગ સિસ્ટમ માટે ખૂબ જ વિશિષ્ટ હોય છે તેથી કેટલીક એક્સેસ નિયંત્રણ નીતિઓ જે સામાન્ય ઑપરેટિંગ સિસ્ટમ દ્વારા સપોર્ટેડ છે નીચે મુજબ છે એક વિશિષ્ટ નીતિ એ સુનિશ્ચિત કરવાની છે કે ફક્ત પ્રમાણિત વપરાશકર્તાઓ જ સિસ્ટમ એક્સેસ કરવા માટે સક્ષમ હોવા જોઈએ તેથી આપણે તેનો અમલ કરવા માટે જાણીએ છીએ તેમ લોગિન અને પાસવર્ડ ચકાસણી જેવી મિકેનિઝમ્સ છે અને ફક્ત ત્યારે જ જો વપરાશકર્તાઓ પાસે માન્ય પાસવર્ડ હોય અને તો પછી તેઓ સિસ્ટમ એક્સેસ કરી શકશે તેથી આ વિશિષ્ટ નીતિ યુઝર ઑથેંટીકેશન દ્વારા પ્રાપ્ત થાય છે બીજું એક પાસું જે ઘણા ઑપરેટિંગ સિસ્ટમ સપોર્ટ કરે છે તે સુનિશ્ચિત કરવા માટે કે એક યુઝર્સ ફાઇલ અન્ય વપરાશકર્તાઓથી સુરક્ષિત હોવી જોઈએ આ ખાસ સુવિધાઓ એમએસ ડોસ અને વિન્ડોઝનાં જૂના સંસ્કરણ જેવી પહેલાંની ઑપરેટિંગ સિસ્ટમ્સ સમર્થન આપતી નથી જો કે મોટાભાગની આધુનિક ઑપરેટિંગ સિસ્ટમોમાં આપણી પાસે ફાઇલો માટે એક્સેસ કંટ્રોલ મિકેનિઝમ્સ છે જે વપરાશકર્તાઓને ખરેખર વિશેષાધિકારો સેટ કરવાની મંજૂરી આપે છે અને ફાઇલો કોણ વાંચી શકે છે તેની ફાઇલો કોણ લખી અથવા સુધારી શકે છે અને કોણ કરી શકે છે તેની ખાતરી કરવા માટે વિવિધ એક્સેસ નિયંત્રણ નીતિઓ જેમ કે વાંચવા લખવા અને ચલાવવાની મંજૂરી આપે છે એક્સેસ નિયંત્રણ મિકેનિઝમ્સના ફાઇલ સિસ્ટમ અને વપરાશકર્તા અથવા ઑથેંટીકશન પ્રકારો ઉપરાંત હાર્ડવેરની સાથે ઑપરેટિંગ સિસ્ટમ્સ પણ એક પ્રક્રિયાની મેમરીને અન્ય પ્રક્રિયાઓથી સુરક્ષિત કરવામાં ભૂમિકા ભજવે છે તેથી આવશ્યકરૂપે આ પેજ ટેબલ પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે જ્યારે ઑપરેટિંગ સિસ્ટમ આ પેજ ટેબલ બનાવે છે અને આ ટેબલ પેજ ટેબલનું સંચાલન કરવા માટે હાર્ડવેરને ગોઠવે છે તે હાર્ડવેર છે જે ખરેખર વિવિધ પેજ વચ્ચેના અલગતાને સુનિશ્ચિત કરે છે અને ખાતરી કરે છે કે રનટાઇમ કોઈ ચોક્કસ પેજ પર વાંચવા લખવા અને ચલાવવા જેવી એક્સેસ નિયંત્રણ નીતિઓ પર ચકાસણી કરવામાં આવી છે બીજી એક્સેસ નિયંત્રણ નીતિ કે જે લાક્ષણિક ઓએસમાં લાગુ કરવામાં આવે છે તે સીપીયુ ડિસ્ક રેમ અને નેટવર્ક જેવા સંસાધનોની ઉચિત ફાળવણી છે જેથી કોઈ એક પ્રક્રિયા કોઈ ચોક્કસ સંસાધનોની સ્ટારવેશન ન કરે આ વિશિષ્ટ એક્સેસ નિયંત્રણ નીતિને લાગુ કરવા માટે વિવિધ પદ્ધતિઓ જેમ કે સુનિશ્ચિત ડેડલોક તપાસ અને નિવારણનો ઉપયોગ કોઈ ચોક્કસ પ્રક્રિયાના સ્ટારવેશનને રોકવા માટે અને સિસ્ટમની વિવિધ પ્રક્રિયાઓમાં બધા સંસાધનો શ્રેષ્ઠ રીતે વહેંચવામાં આવે છે તેની ખાતરી કરવા માટે થાય છે તેથી આપણે ઑપરેટિંગ સિસ્ટમ માટેની એક સૌથી સામાન્ય એક્સેસ કંટ્રોલ મિકેનિઝમ પર ધ્યાન આપીશું જેને ડિસેક્શનરી એક્સેશન કંટ્રોલ પોલિસી અથવા DAC કહે છે એક્સેસ એ રીકવેસ્ટ કરનારની ઓળખના આધારે હોય છે ત્યાં કેટલીક એક્સેસ હોય છે નિયમો કે જે નિર્ધારિત કરનારની ઓળખના આધારે નિર્ધારિત હોય છે આ નિયમો ચકાસી શકાય છે અને જો ચકાસણી જ પસાર થાય છે તો જ આ આવશ્યકતા જે આ સબજેક્ટ છે તેને અનુરૂપ ઑબ્જેક્ટનો એક્સેસ મેળવશે તેથી UNIX જેવી વિશિષ્ટ ઑપરેટિંગ સિસ્ટમમાં કોણ શું ન એક્સેસ કરવું જોઇયે એ એડમિનિસ્ટ્રેટર દ્વારા સંચાલિત થાય છે તેના તમામ વિશેષાધિકારો તેથી વિશિષ્ટ લિનક્સ અથવા યુનિક્સ સિસ્ટમના રૂટ વપરાશકર્તા જેવા એડમિનિસ્ટ્રેટર નક્કી કરી શકે છે કે કયા વિશેષાધિકારો આપી શકાય છે અથવા રદ કરી શકાય છે વપરાશકર્તાઓ એક વપરાશકર્તાથી બીજા વિશેષાધિકારો પસાર કરવામાં સમર્થ હશે તેથી આપણે પ્રારંભિક સ્વરૂપોમાંથી એક પર ધ્યાન આપીશું જે એએક્સેસ મેટ્રિક્સ મોડેલ તરીકે ઓળખાય છે એક્સેસ મેટ્રિક્સ મોડેલ આના જેવું લાગે છે તેથી તે બટલર લેમ્પસન દ્વારા 1971 માં પ્રસ્તાવિત કરાયું હતું જ્યાં તેમણે સબ્જેક્ટ અને ઑબ્જેક્ટ્સની વ્યાખ્યા આપી હતી તેથી આવશ્યક મુદ્દાઓ સિસ્ટમના સક્રિય ડેટાનો એક્સેસ મેળવવા વિનંતી કરે છે બીજી બાજુ નિષ્ક્રિય તત્વો માહિતી સંગ્રહિત કરવા માટે વપરાય છે તેથી તે ફાઇલો અથવા પ્રોગ્રામ્સ અથવા અન્ય કોઈ વસ્તુની જેમ હોઈ શકે ઉદાહરણ તરીકે પ્રોગ્રામ કોઈ ઑબ્જેક્ટ હોઈ શકે છે અને તે ચોક્કસ પ્રોગ્રામ કોણ ચલાવી શકે છે તે નિર્ધારિત કરવા માટે તમારી પાસે એક્સેસ નિયંત્રણ નીતિઓ હોઈ શકે છે તે જ સમયે કોઈ સબજેક્ટ પ્રક્રિયા હોઈ શકે છે અને તે પ્રક્રિયા માટે તમારી પાસે એક્સેસ કંટ્રોલ મિકેનિઝમ્સ હોઈ શકે છે તે નક્કી કરવા માટે કે પ્રક્રિયામાં કઈ ફાઇલો એક્સેસ કરી શકે છે ફાઇલ કયા અન્ય પ્રોગ્રામ્સ એક્ઝિક્યુટ કરી શકે છે અને આ રીતે તેથી આખા એએક્સેસ મેટ્રિક્સ મોડેલ તરીકે રજૂ થાય છે આ જેવા મેટ્રિક્સ દરેક પંક્તિ પર અલગ અલગ સબજેક્ટને અનુરૂપ છે ઉદાહરણ તરીકે અહીં આપણી પાસે એન બોબ અને કાર્લના ત્રણ સબ્જેક્ટ છે જ્યારે બીજી બાજુ ઑબ્જેક્ટ્સને રજૂ કરે છે આપણી પાસે ઑબ્જેક્ટ્સ ફાઇલ 1 ફાઇલ 2 ફાઇલ 3 અને કોઈ વિશિષ્ટ પ્રોગ્રામ છે હવે મેટ્રિક્સના દરેક સેલને અનુરૂપ તે સબજેક્ટ જે તે ચોક્કસ જ્ગ્યા પર છે તેના વિવિધ અધિકારો છે તેથી ઉદાહરણ તરીકે અહીં Ann સબજેક્ટ છે અને એ ફાઇલ 1 ann વાંચી શકે છે તેથી annની આ માલિક ફાઇલ 1 અને તેથી તે ann વાંચી શકે અને લખી શકે છે તો બીજી બાજુ બોબ માત્ર તેને વાંચી શકે કેમ કેબોબ માલિક નથી અને બોબ લખી શકતો નથી આ એક્સેસ મેટ્રિક્સની વધુ ઑપચારિક રજૂઆત અહીં બતાવવામાં આવી છે જ્યાં આપણે એક્સેસ મેટ્રિક્સને મેટ્રિક્સ તરીકે સબજેક્ટ અને ઑબ્જેક્ટ્સનો સમાવેશ કરીને વ્યાખ્યાયિત કરીએ છીએ આગળ આપણી પાસે સામાન્ય અધિકાર છે જે હાજર છે તેથી આ જુદા જુદા અધિકારોના સમૂહ આર દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે અહીં આપણે K ને વિવિધ અધિકાર આર 1 થી આરકે થી બતાવીએ છીએ અને આપણી પાસે કેટલાક કામગીરી છે જે સેટ O દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે તેથી આ ઓપરેશન્સ તેમાંના છ છે જે વ્યાખ્યા કરે છે કે આ ચોક્કસ મેટ્રિક્સ પર શું કામગીરી કરી શકાય છે ઉદાહરણ તરીકે તમે X ના એક ચોક્કસ સેલ A X OJ ના A માં R કરી શકો છો ઉદાહરણ તરીકે હું આ જેવા કોઈ ચોક્કસ સેલમાં વાંચવાનો અધિકાર દાખલ કરી શકું છું તે જ રીતે તમે કોઈ ચોક્કસ સેલમાંથી કોઈ અધિકાર કાઢી શકો છો સબજેક્ટ ઑબ્જેક્ટ બનાવો સબજેક્ટ અને ઑબ્જેક્ટનો હવે આ પદ્ધતિના આધારે નાશ કરો આપણે આદેશોને નિર્ધારિત કરી શકીએ છીએ તેથી આ આદેશ એ તે ચોક્કસ સિસ્ટમ માટેના એક્સેસ નિયંત્રણને નિર્દિષ્ટ કરવા માટે વપરાય છે એક વિશિષ્ટ આદેશ કંઈક આના જેવો લાગે છે તેથી તમારી પાસે આદેશ આલ્ફા છે અને જ્યાં સુધી ચોક્કસ અધિકાર ઉપલબ્ધ ન હોય ત્યાં સુધી જ અમુક કામગીરી કરી શકાય છે તો આપણે તેના થોડા ઉદાહરણો લઈશું ઉદાહરણ તરીકે તમારી પાસે આ કમાન્ડ છે તેથી આ કમાન્ડ આદેશ પ્રક્રિયાની અંતિમ ફાઇલ લે છે અને આદેશ નીચે મુજબ છે તેથી ઑબ્જેક્ટ ફાઇલ બનાવો અને પ્રક્રિયામાં ફાઇલ દાખલ કરો આ રીતે શું આપણે જોઈએ છીએ કે પ્રક્રિયા એક ફાઇલ બનાવી શકે છે જેનો અર્થ એ છે કે આ પ્રક્રિયાને અનુરૂપ સેલમાં અને આ ફાઇલમાં માલિકીનું લક્ષણ ઉમેરવામાં આવ્યું છે તે જ રીતે અધિકાર આપવાનો આ બીજો દાખલો છે તેથી આ આદેશ ચલાવવા માટે આપણે પ્રથમ તપાસ કરીશું જો માલિક હકીકતમાં ફાઇલનો માલિક છે તો માલિક અને ફાઇલને અનુરૂપ એએક્સેસ મેટ્રિક્સની તપાસ કરીને અને તે ચોક્કસ સેલમાં પોતાનો હાજર છે કે કેમ તે નક્કી કરીને આ તપાસવામાં આવે છે જો માલિક હાજર હોય તો તમારે તે મિત્રોની એન્ટ્રીમાં આર ઉમેરવાનો અધિકાર છે તેથી બીજું એક ઉદાહરણ છે આ અધિકાર આપવો જ્યાં તમે કોઈ મિત્ર અથવા કોઈ ચોક્કસ ઑબજેકટને અધિકાર આર આપી શકો તેથી આ વિશેષ ઉદાહરણમાં આપણે બતાવીએ છીએ કે કોઈ કેવી રીતે કરી શકે કોઈ મિત્રને ફાઇલ માટે વિશિષ્ટ અધિકાર આર પ્રદાન કરો તેથી કરવાનું પ્રથમ છે કે ફાઇલનું માલિક યોગ્ય માલિક છે કે કેમ તે તપાસવું આપણે એક્સેસ મેટ્રિક્સ જોઈને અને નોંધ્યું છે કે માલિક તે ચોક્કસમાં હાજર છે કે કેમ સેલ માલિક અને ફાઇલને અનુરૂપ છે અને જો આ સાચું છે તો આપણે મિત્રમાં સાચી આર ઉમેરી શકીએ છીએ મિત્ર ફાઇલને અનુરૂપ સેલમાં ફાઇલ કરી શકીએ છીએ આ આદેશનું બીજું ઉદાહરણ છે કે જે આ કિસ્સામાં કોઈ ખાસ ઑબ્જેક્ટમાંથી કોઈ પૂર્વ મિત્રમાંથી કોઈ હક દૂર કરવા માટે છે તેથી આપણે અહીં તપાસ કરીશું કે કોઈ ખાસ સબજેક્ટમાંથી ફક્ત માલિક જ તે અધિકારને દૂર કરી શકે છે ફાઇલ તેથી ફક્ત જો માલિક ફાઇલનો હકદાર માલિક છે તો જ આ આદેશ સફળ થશે તેથી આપણે અહીં જે જોઈએ છીએ તે સબજેક્ટ ઑબ્જેક્ટ અથવા એએક્સેસ મેટ્રિક્સ અને વિવિધ કામગીરીની આ વ્યાખ્યા પર આધારિત છે એક વિવિધ પ્રકારના આદેશો બનાવી શકશે તેથી આ આદેશો તે અનુરૂપ ઑપરેટિંગ સિસ્ટમ માટે એક્સેસ નિયંત્રણ નીતિઓને વ્યાખ્યાયિત કરે છે આ એક્સેસ મેટ્રિક્સ તમારી ઑપરેટિંગ સિસ્ટમ્સ માટે તમારી એક્સેસ નિયંત્રણ નીતિઓ બનાવવા માટેનું મૂળભૂત બિલ્ડિંગ બ્લોક હશે તેથી આ આદેશોના આધારે સમાન મિકેનિઝમ્સનો ઉપયોગ કરીને આપણી પાસે બે ઑપરેટિંગ સિસ્ટમો હોઈ શકે છે આપણે જોઈએ છીએ કે ઑપરેટિંગ સિસ્ટમ તે વ્યાખ્યાયિત કરી શકે છે કે વિવિધ વસ્તુઓમાં વિવિધ ઑબ્જેક્ટ્સનો એક્સેસ કેવી રીતે થઈ શકે છે વ્યવહારમાં આ એક્સેસ મેટ્રિક્સ મોડેલને અમલમાં મૂકવાનો ખૂબ જ શ્રેષ્ઠ રસ્તો નથી આ એટલા માટે છે કારણ કે ઘણીવાર સબ્જેક્ટ અને ઑબ્જેક્ટ્સની સંખ્યા ખૂબ મોટી હોય છે અને આપણે જે મેટ્રિક્સ મેળવીએ છીએ તે ખૂબ જ સ્પાર્સે હોય છે અને તેથી વધુ વ્યવહારુ અમલીકરણ એ ક્ષમતાઓનો ઉપયોગ કરીને છે અથવા એક્સેસ કંટ્રોલ લિસ્ટ ક્ષમતા આધારિત સિસ્ટમમાં જે આપણી પાસે છે તે છે કે એક વપરાશકર્તા છે અને આપણી પાસે વપરાશકર્તાઓની ક્ષમતાઓ છે તેથી આપણી પાસે એક વપરાશકર્તા છે અને આ વપરાશકર્તા આ પ્રક્રિયા કરે છે તે બધી જુદી જુદી ક્ષમતાઓની લિસ્ટની માલિકી ધરાવે છે તેથી ઉદાહરણ તરીકે અહીં અને તેમાં બધી ક્ષમતાઓની લિસ્ટ છે અને માટે વાંચવાની અને લખવાની ક્ષમતા ફાઇલ 1 ધરાવે છે તેણી પાસે વાંચન છે અને લખાણ ફાઇલ 2 માટેની અને ફક્ત 1 પ્રોગ્રામ માટેની એક્ઝિક્યુટ ક્ષમતા જ બીજી તરફ એક્સેસ નિયંત્રણ લિસ્ટ બરાબર વિરુદ્ધ છે અહીં આપણે દરેક ઑબ્જેક્ટ માટે એક લિંક્સ લિસ્ટ જાળવીએ છીએ ઉદાહરણ તરીકે ફાઇલ 1 વાંચી અને લખી શકાય છે એન અને એન દ્વારા પણ આમાલિક છે ફાઇલ 1 નો અને બોબ ફક્ત ફાઇલ વાંચી શકે છે તેમની પાસે આ વિશિષ્ટ ફાઇલ માટેની બીજી કોઈ મંજૂરી નથી એક્સેસ કંટ્રોલ લિસ્ટ વિરુદ્ધ ક્ષમતાઓના પોતાના ફાયદા અને ગેરફાયદા છે ઉદાહરણ તરીકે જો તમે તમારા અધિકારને કોઈ બીજાને સોંપવા માંગતા હોવ અને ક્ષમતા આધારિત મોડેલ વધુ સરળ છે તો ચાલો આપણે ઉદાહરણ તરીકે કહીએ કે ઑફિસના વાતાવરણમાં અને વેકેશન પર જઈ રહ્યો છે અને તેણી તેના બધા કાર્યો કોઈ બીજાને ટેડ પર બોલાવવા માંગે છે ઉદાહરણ તરીકે તેણી તેની બધી નોકરીઓ ટેડને PM થી સાંજના 10 વાગ્યે સોંપવા માંગે છે તેથી તે શું કરે છે કે તે એક સર્ટિફિકેટ બનાવી શકે છે જેમાં જણાવે છે કે પ્રતિનિધિઓ ટેડ પર તેની નોકરી 4 વાગ્યાથી 10 વાગ્યા સુધીના ટેડ પાસે તેની બધી ક્ષમતાઓ માટે સંપૂર્ણ એક્સેસ છે તેથી શું જરૂરી છે ટેડ પાસે ફક્ત આ ચોક્કસ ટિકિટ છે જે એનની બધી ફાઇલોને યોગ્ય રીતે આપે છે જો આપણે એસીએલ સાથે સમાન પ્રકારનું સમર્પણ પ્રાપ્ત કરવા માંગતા હોય જે Controlએક્સેસ નિયંત્રણ લિસ્ટ છે અને તે વધુ મુશ્કેલ છે તેનું કારણ છે આ કેસ કરવાથી એનને સિસ્ટમ હાજર દરેક ઑબ્જેક્ટમાંથી પસાર થવું પડે છે અને માત્ર 4PM થી 10 વાગ્યા સુધી તેણીએ એ સુનિશ્ચિત કરવા માટે ટેડ માટેની પરવાનગી ઉમેરવી પડે છે તેથી આ વધુ મુશ્કેલ છે અને માત્ર એક પ્રમાણપત્ર બનાવવું જે ટેડને એનની બધી ફાઇલોને ચોક્કસ સમયગાળાથી કોઈ ચોક્કસ સમયગાળા સુધી આકારણી કરવાની મંજૂરી આપે છે બીજી વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવતી વિધેય રદબાતલ છે રદબાતલએક્સેસ નિયંત્રણ લિસ્ટ વધુ કાર્યક્ષમ છે ક્ષમતા આધાર મોડેલ કરતાં રદ કરવાની પ્રક્રિયામાં તે સરળતાથી ACL માં કરવામાં આવે છે કારણ કે તે જરૂરી છે તે કોઈ ચોક્કસ ઑબ્જેક્ટ માટે ACL લિસ્ટનું વિશ્લેષણ કરવું અને વપરાશકર્તા અથવા તે ચોક્કસ લિસ્ટના સબજેક્ટને દૂર કરવું તેમ છતાં જો તમે ખરેખર ક્ષમતા આધાર મોડેલનો ઉપયોગ કરીને આ કરવા માંગો છો તો આ ખાસ કરીને થોડું મુશ્કેલ થઈ શકે છે જો તમારી પાસે એક ક્ષમતા છે જેનો ઉપયોગ બહુવિધ ફાઇલોની સેવા માટે કરવામાં આવે છે અને આપણે જે ઇચ્છતા હોઈએ છીએ તે ચોક્કસ સબજેક્ટ માટે એક સિવાય બધી ફાઇલોને એક્સેસ કરવા માટે છે તેથી ક્ષમતા બેઝ મોડેલ સાથે કરવાનું આ ખૂબ મુશ્કેલ છે તેથી આ વ્યાખ્યાનમાં આપણે એક્સેસ કન્ટ્રોલ નીતિઓ પર ખરેખર ધ્યાન આપ્યું હતું આપણે જોયું હતું કે એક્સેસ કન્ટ્રોલ નીતિઓ કેવી રીતે હોઇ શકે છે હાર્ડવેરમાં લાગુ કરવામાં આવે છે અને સમજદારીથી એક્સેસ કંટ્રોલનો ખૂબ જ વ્યાજબી ઉપયોગ જે ઘણી ઑપરેટિંગ સિસ્ટમોમાં લાગુ કરવામાં આવે છે આગામીમાં વ્યાખ્યાન આપણે યુનિક્સ અથવા લિંક્સ પ્રકારની સિસ્ટમોમાં કેવી રીતે આ એએક્સેસ કંટ્રોલ પોલિસી લાગુ કરવામાં આવે છે તે જોશું અને આપણે એ પણ જોતા હતા કે એક્સેસ નિયંત્રણ નીતિ પદ્ધતિઓ હોવાનો મોટો ખામી શું છે અને આપણે ખરેખર જોશું કે આ ફ્લો નિયંત્રણ નીતિઓ વધુ સારી રીતે કેમ બનાવવામાં આવે છે તે જાણી શકાય છે